ડિઝાસ્ટર રિકવરી અને બિલ્ડ બેક બેટર કોર્સમા આપનું સ્વાગત છે તેથી આજે આ આખા અભ્યાસક્રમ માટે આપણું છેલ્લું વ્યાખ્યાન બનવા જઈ રહ્યું છે અને હું શરૂઆતથી અંત સુધીની આખી મુસાફરીનો સારાંશ આપીશ તેથી અમે તમને શું આપ્યું છે અને તેનો સારાંશ શું છે આ દરેક મોડ્યુલોનો ભાવાર્થ શું છે અને આપણે ઘરે શું લઈ જય રહ્યા છીએ તમે જાણો છો તેથી તે તમે નિષ્કર્ષના પ્રકારને જાણો છો તેથી આ છેલ્લું વ્યાખ્યાન બનશે અને સૌ પ્રથમ હું ખરેખર સહભાગીઓનો આભાર માનું છું જેમણે આ અભ્યાસક્રમ ધૈર્યપૂર્વક લીધો છે અને તમામ અસાઈન્મેન્ટ્સ આપ્યા છે અને અમારા બધા પ્રવચનો સાંભળી રહ્યા છે અને ત્યાં સ્પષ્ટ રીતે વિવિધ બોલીઓ અને વિવિધ પરિભાષાનો સામનો કરી રહ્યા છે અને તમે નવી વસ્તુઓ શીખવાનું અને વચ્ચે અમારી સાથે વાતચીત કરવાનું જાણો છો તેથી મેં ખરેખર આ તક લીધી છે અને હું અને સુભાજ્યોતિ સમાધાર આભારી છીએ જેમણે આ કોર્સને એક ખૂબ જ ફળદાયી કોર્સ બનાવવામાં ખરેખર સહકાર આપ્યો છે જેમને રસપ્રદ ચિત્રો ખુલાસાઓ સૈદ્ધાંતિક સમજણ સાથે પૂર્ણ કરેલ છે જેથી તમે જાણો છો આ બધાના ટેકા વિના આ કોર્સ છે તે બહુ ફળદાયી રહ્યો ના હોત પરંતુ હું તમને એક પ્રકારનો સારાંશ આપવા જઇ રહ્યો છું જેને આપણે બધાએ કવર કર્યું છે સૌ પ્રથમ આ કોર્સ જે રીતે આપણે આપત્તિ પુન પ્રાપ્તિની યોજના બનાવી અને વધુ સારું નિર્માણ કર્યું તેથી તેમાં 8 મોડ્યુલો છે પ્રથમ મોડ્યુલ આપત્તિ જોખમ પુનપ્રાપ્તિ અને બિલ્ડને વધુ સારું બનાવવા માટેના પરિચય વિશે હતું તેથી તે વાસ્તવમાં સૈદ્ધાંતિક સમજ આપે છે કે જોખમ શું છે તમે જાણો છો જોખમ શું છે અને નબળાઈ શું છે અને વાસ્તવમાં એક બિલ્ડ બેક વધુ શું છે પરિપ્રેક્ષ્ય શું છે બિલ્ડના વિવિધ પરિપ્રેક્ષ્ય વધુ સારા છે તેથી આ તે બનાવે છે પ્રથમ મોડ્યુલ જે રીતે અમે ડિઝાઇન કર્યું હતું તે તમને મહત્વાકાંક્ષી બનાવવાનું હતું કારણ કે વિવિધ વિદ્યાર્થી સહભાગીઓ અહીં હતા અહીંયા ઘણા લોકો હશે જે ફેકલ્ટી હશે ત્યાં ઘણા લોકો છે જે વિદ્યાર્થીઓ છે ત્યાં ઘણા લોકો સ્નાતક માસ્ટર અથવા બિન આર્કિટેક્ચરલ બેકગ્રાઉન્ડના પણ છે પરંતુ તે પછી પ્રથમ મૂળભૂત મોડ્યુલ તમને પરિભાષા જોખમ નબળાઈ જોખમો આપત્તિ વિકાસ અને બિલ્ડને વધુ સારી રીતે સમજવાની મૂળભૂત સમજ આપે છે બીજું મોડ્યુલ આપણે જે કર્યું તે હતું નબળાઈને કેવી રીતે સમજી શકાય અને અમે તે સંસ્કૃતિને લાવ્યા છીએ જે તમે જાણો છો કે સાંસ્કૃતિક પરિમાણ કેવી રીતે સંવેદનશીલ પાસામાં આવે છે અને સંસ્કૃતિ કેવી રીતે જોખમમાં પડે છે સંસ્કૃતિ જોખમમાં છે તેથી અમે અહીં નબળાઈઓને મેપ કરવાના વિવિધ સાધનો અને પદ્ધતિઓ વિશે અને ખાસ કરીને સાંસ્કૃતિક સંદર્ભમાં ચર્ચા કરી છે એકવાર તમે સૈદ્ધાંતિક સમજણથી પરિચિત થયા પછી બીજું તમે તેની કેટલીક મેપિંગ તકનીકોથી પરિચિત છો અને વિવિધ પડકારજનક સંદર્ભથી પરિચિત થશો તેથી અમે સંગઠનાત્મક સુયોજન અને બિલ્ટ પર્યાવરણ વ્યવસાયોની ભૂમિકા સાથે ચર્ચા પર આગળ વધ્યા તેથી અમે અહીં વાત કરી હતી કે તમે સંસ્થાકીય સ્થાપનાના વંશવેલો ફ્રેમવર્ક માર્ગદર્શિકાઓ તે તમામ બાબતો અને બિલ્ટ પર્યાવરણના વ્યાવસાયિકોની ભૂમિકા જાણો છો તે વિવિધ સેટઅપ્સ શું છે તે વિશે શું વાત કરી હતી તે આર્કિટેક્ટની ભૂમિકા શું છે શું છે એન્જિનિયરની ભૂમિકા સર્વેયરની ભૂમિકા શું છે અને આયોજકની ભૂમિકા શું છે તેથી તે રીતે અમે તેને ડીઆરઆર ના સંપૂર્ણ સંગઠનાત્મક સેટઅપને એક સાથે ખેંચવાનો પ્રયાસ કર્યો પછી અમે આપત્તિ પછીની પ્રક્રિયાની સમયરેખા પ્રક્રિયા સાથે આગળ વધ્યા તેથી જો તમારી પાસે આ 3 મોડ્યુલોની સૈદ્ધાંતિક પૃષ્ઠભૂમિ છે તો તે સંબંધિત સિદ્ધાંત શું છે અને નબળાઈ પરના કેટલાક સાધનો નબળાઈને સમજવા અને તેના સંદર્ભ સાથે પછી અમે તમને વિવિધ સુયોજનની સમજ આપવાનો પ્રયત્ન કરીએ છીએ સાથે સાથે સંસ્થાઓ અને ગવર્નન્સ સેટઅપ્સ નો પણ ખ્યાલ આપ્યો અને અહીંથી આપણે સ્ટેજવાઇઝ ડિઝાસ્ટરથી પૂર્વ આપત્તિ પહેલા અને આપત્તિ પછીની દિશામાં આગળ વધ્યાં તેથી અહીં આપત્તિ જોખમ ઘટાડવાના ચોથા મોડ્યુલ આવરણ અને આપત્તિ પૂર્વેના પ્લાનિંગના તમે જાણો છો કે કોઈ કેવી રીતે તૈયારી કરી શકે છે આ તે છે જ્યાં આપણે સજ્જતા કાર્યક્રમો વિશે વાત કરી હતી અને તે પણ અમને વિશ્વભરના વિવિધ જીવંત કેસ અધ્યયન અને સંપૂર્ણ અભ્યાસક્રમ આપવામાં આવે છે આ અભ્યાસક્રમ વિશે સારી બાબત એ છે કે આપણે ખરેખર સિદ્ધાંત લાવ્યો છે અને સમાંતર રીતે અમે વિશ્વભરના વિવિધ કેસો વિશે ચર્ચા કરી હતી જેથી આપણે જાણીએ છીએ તેમ એકબીજા પાસેથી શીખી શકીએ ત્યાં ફક્ત ભારત પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે પરંતુ તે પેરુ કોલમ્બિયા તુર્કીથી શીખે છે તેથી સમગ્ર વિશ્વમાં કેસો વિવિધ આવરી લેવામાં આવ્યા છે પછી આપત્તિ પછી તરત જ રાહત પુન પ્રાપ્તિ અને સંક્રમણ તમે જાણો છો કે સંક્રમણનો તબક્કો શું છે તેનો રાહતનો તબક્કો અને કામચલાઉ આવાસ વિષે પણ આપણે વાત કરી હતી તેથી ત્યાં જ અમે કેન્યાના કેસ અધ્યયન અને અન્ય કેસ અભ્યાસ વિશે ચર્ચા કરી અને પછી મોટી માત્રામાં મને લાગે છે કે સમગ્ર કોર્સમાં આપણે પુનર્નિર્માણ આપત્તિ પછીના પુનર્નિર્માણ વિશે ચર્ચા કરી તેથી તે જ સુનામી પુન પ્રાપ્તિ કાર્યક્રમો જે મારા પોતાના ક્ષેત્ર છે અને અમે કિરુનાના પુનર્નિર્માણ વિશે પણ ચર્ચા કરી હતી જે મારો પોતાનો વિસ્તાર છે અને અમે તેના સંસ્કૃતિના ભાગમાં ચર્ચા કરી છે અને સાથે સાથે પેરુ અલ સાલ્વાડોર કોલમ્બિયા કોફી ઉત્પાદકો સમુદાયો તેઓએ કેવી રીતે કામ કર્યું છે અને તુર્કીમાં નાના અભિનેતાઓ તેમાં મોટો તફાવત કેવી રીતે લાવે છે તેના અન્ય પાસાં પણ છે તેથી તે રીતે અમે તેમાં વિવિધ પ્રકારના કેસો લાવ્યા પછી અમે લાવ્યા સાતમા મોડ્યુલમાં અમે તમને તે મૂલ્યાંકનો વિશે વાત કરી કે જે તમે વૈશ્વિક મૂલ્યાંકન અહેવાલોને જાણો છો અને તમે જાણો છો કે તેના પ્રત્યેક રીપોર્ટમાં શું કાર્યવાહી છે તે પ્રત્યેક અહેવાલ છે તેઓ ખરેખર કેવી રીતે છે તે આકારણીનું તેમનું ધ્યાન શું છે અને તેઓએ કઈ પદ્ધતિ અપનાવી છે અને તેના પર તેમના મુખ્ય તારણો શું છે તેથી અમે આ રીતે ચર્ચા કરી ઉપરાંત અમે તમને માર્ગદર્શિકાઓ શું છે તે જણાવતા માર્ગદર્શિકાઓ વિષે ચર્ચા કરી હતી બિલ્ટ પર્યાવરણ વ્યવસાયોને માર્ગદર્શન કેવી રીતે આપવામાં આવ્યું છે તે શું છે અને શું છે તેની લક્ષ્યતા અને આ બાબતોમાં સુધારો કેવી રીતે થઈ શકે તે વિશે અમે ચર્ચા કરી અને પછી અમે અહીં આબોહવા પરિવર્તન વિશે પણ ચર્ચા કરી તેના પરિમાણ તમે જાણો છો કે કેવી રીતે એક કારણ થી દરેક આકારણી કોઈ એક ખાસ સ્કેલ પર કેન્દ્રિત છે પરંતુ આપણે કેવી રીતે જુદા જુદા ભીંગડાને એકીકૃત કરવું છે તે પણ અમે ચર્ચા કરી અને છેલ્લા મોડ્યુલમાં અમે વાતચીત વિશે વાત કરી લોકોના કેન્દ્રમાં વિકાસ અને શિક્ષણ માટે ભાગીદારી જે તમે જાણો છો તેથી આ તે છે જ્યાં આપણે વાતચીત શિક્ષણ વિશે વાત કરીએ ત્યારે શિક્ષણ શાસ્ત્ર પણ ચિત્રમાં આવે છે જ્યારે હું એક વિદ્યાર્થી હતો ત્યારે આર્કિટેક્ચરલ શિક્ષણમાં ડીઆરઆર વિશે કોઈ પરિચિતતા નહોતી પરંતુ તે પછી જ મેં આર્કિટેક્ચરલ શિક્ષણ અને ડિઝાસ્ટર જોખમ ઘટાડવાની દાર્શનિક દ્રષ્ટિકોણ લાવવાની કોશિશ પણ કરી તેથી આ આપત્તિ પુન પ્રાપ્તિનો સંક્ષિપ્ત હાડપિંજર છે અને વધુ સારી રીતે નિર્માણ કરે છે અને જો તમે આ સમગ્ર અભ્યાસક્રમ પર ધ્યાન આપશો તો એક મહત્વપૂર્ણ કીવર્ડ્સ કે જે તમે સિદ્ધાંત ઉપર આવે છે જેની સ્પષ્ટપણે આપણે પહેલા મોડ્યુલોમાં ચર્ચા કરી હતી અને લાઇવ કેસની સાથે હંમેશા અન્ય મોડ્યુલોમાં ચર્ચા કરવામાં આવે છે અમે તેમાં સૈદ્ધાંતિક પાસાઓ વિશે પણ ચર્ચા કરી રહ્યાં છીએ પછી પ્રેક્ટિસ કેવી રીતે જુદી જુદી પ્રેક્ટિસ સેટઅપ્સે કાર્ય કરી છે અને તે તે છે કે જ્યાં તેઓ વિવિધ યોજનાઓ જુદી જુદી ડિઝાઇન અને તે કયા પ્રકારનાં માર્ગદર્શિકાઓ વિકસિત કરે છે અમે પીએએચએએલ વિશે ચર્ચા કરી અને સુનામીના નિયમો વિશે ચર્ચા કરી અમે જીએસડીએમએ નિયમો સાથે ચર્ચા કરી પછી ત્રીજા પાસાની ચર્ચા આપણે તેના મેનેજમેન્ટ ભાગ વિશે કરી છે શાસનનું પાસા ભાગીદારી સહકાર અને સંકલન કયું છે અને છેલ્લા ભાગમાં આપણે આકારણી અને સંદેશાવ્યવહાર વિશે ચર્ચા કરીશું કેવી રીતે શીખવવામાં આવ્યું છે અને કેવી રીતે બધા પાસ છે તે તેનો એક ભાગ છે અને તે પણ આ પ્રોજેક્ટ દરમિયાન અથવા પ્રોજેક્ટ પહેલા આ જોખમ સંચાર કેવી રીતે કરવામાં આવ્યો છે તો આ મુખ્ય શબ્દો છે અને પછી શિક્ષણ અમારે કેવી રીતે કરવું બિલ્ટ એન્વાયર્નમેન્ટ એજ્યુકેશનમાં ડીઆરઆર કેવી રીતે શીખવવું તેથી આ કેટલાક કીવર્ડ્સ છે જે મેં હમણાં જ તેને એક સાથે રાખવાનો પ્રયત્ન કર્યો છે અને તમને કદાચ ખૂબ જ રસપ્રદ આકૃતિત્મક ચિત્રો મળી શક્યાં છે જ્યાં શુભોએ દરેક નાના ખ્યાલને બતાવ્યો છે તેમણે કેવી રીતે ખૂબ સરળ રીતે સમજાવ્યું તેથી તમે આર એચએક્સવી RHxV ની તમારી ચર્ચાઓથી પ્રારંભ કર્યું છે તમે જાણો છો કે કેવી રીતે પ્રકૃતિની દ્રષ્ટિ છે અને તે તમને ખબર છે કે કેવી રીતે હોનારતમાં ફેરવે છે અને જો ત્યાંના ઘરો બહાર અને જો તે વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને અસર કરે છે તો તેની અસર કેવી રીતે જોવા મળે છે તે અસર કરે છે અથવા જો તે નિવાસસ્થાનને અસર કરે છે તો તે અસર કરે છે અથવા જો તે વનસ્પતિને અસર કરે છે અને પરોક્ષ રીતે નિવાસસ્થાન અને માનવ અસ્તિત્વને અસર કરે છે તેથી તે જેમ તેમણે પ્રકૃતિના દરેક નાના પાસા અને માનવ હસ્તક્ષેપોના જોડાણો સમજાવ્યા તો આ તે જ છે જેની કેટલીક તસવીરો જે તમે તમારા કોર્સથી યાદ કરી શકો છો અને પછી શુભો દ્વારા જે બીજા ભાગની ચર્ચા કરવામાં આવી છે તે સંદેશાવ્યવહાર વિશે છે અને તે તે જ છે જ્યાં મોકલનાર અને પ્રાપ્તકર્તા અને કયા પ્રકારની માહિતી પહોંચી રહી છે અને કયા અંતરાલો આપણે મેળવી રહ્યા છીએ અને દ્રષ્ટિ કેવી રીતે બદલાતી રહે છે તેથી તે તે જ છે જ્યાં તે સંદેશાવ્યવહારને વ્યાખ્યાયિત કરે છે રસ ધરાવતા પક્ષો વચ્ચે આરોગ્ય આપત્તિ પર્યાવરણીય જોખમો વિશેની કોઈપણ હેતુપૂર્ણ વિનિમય તરીકે વાપરી શકાય છે તેથી પછી ત્યાં 3 ઘટકો છે જે અંગે તેમણે ચર્ચા કરી હતી જોખમ ખ્યાલ જોખમ વિશ્લેષણ અને જોખમ સંચાલન તેથી આ શુભોસના મોટાભાગના વ્યાખ્યાન અને સંદેશાવ્યવહાર દ્રષ્ટિકોણ તેમણે આ 3 મહત્વપૂર્ણ પાસાઓને આવરી લીધા છે તેથી એક જ્યારે પ્રેષક સંદેશ મોકલે છે અને તે પછી આખી કોડિંગ પ્રક્રિયા કેવી રીતે થાય છે અને તે તેને કેવી રીતે પ્રાપ્ત કરે છે તે તમે જાણો છો આ મારો અર્થ શું છે અને હું શું સમજી શકું છું આ તે બધી અંતર છે જે તેણે તમને શીખવવાનો પ્રયાસ કર્યો તે પછી તે માહિતી પ્રસારણ વિશે પણ છે સંદેશાવ્યવહારનો એક માત્ર ભાગ છે અને તે આ વિશે વાત કરે છે કે તમે જે સમજો છો તે તમે સમજી શકતા નથી પરંતુ તે વહેંચાયેલા અર્થ વિશે છે અને ઉદાહરણ તરીકે જોખમ વિવિધ સાંસ્કૃતિક સંદર્ભો દ્વારા કેવી રીતે માનવામાં આવે છે અથવા સાંસ્કૃતિક સિદ્ધાંતો તેમણે જોખમની સાંસ્કૃતિક થિયરી લાવી છે તેથી આ તે છે જ્યાં આપણે સાપને જુએ છે તમે જાણો છો કે કેવી સંસ્કૃતિઓ તમે જાણો છો તે ભારતીય સંસ્કૃતિ તમે સાપને પ્રાર્થના કરો છો અને કેટલાક લોકો વિડિઓગ્રાફી લે છે અને કેટલાક લોકો તેને કાપવા અને તેને ખાવાની વાત કરે છે કારણ કે તે એક જ વસ્તુની વિવિધ માન્યતા છે તેથી આ તે છે જ્યાં એક નાનો રંગ અથવા લાલ પ્રકાશને પણ કેવી રીતે અલગ સંદર્ભમાં માનવામાં આવે છે હવે તમારી પાસે સમાન લાલ પ્રકાશ એમ્સ્ટરડેમના એક વેશ્યાગૃહોમાં એક પ્રકાર તરીકે ઉપયોગમાં લેવાય છે અને તે સ્ટોપઓવરનું મહત્વ છે અને જે તમે જાણો છો જેમ કે આ લાલ પ્રકાશનો અર્થ તેના સંદર્ભ પર નિર્ભર કરે છે જ્યાં તેને મૂકવામાં આવ્યો છે તેથી જોખમનું નિર્માણ સાંસ્કૃતિક છે કારણ કે આપણે બધાં સાંસ્કૃતિક રીતે પક્ષપાતી છીએ અને તે આ બધું છે કે લોકો આજુબાજુની દુનિયાને કેવી રીતે સમજે છે અને તેના પર કેવી રીતે વર્તે છે તેના માટે તમે તેમના માટે જાણો છો તે જીવનની રીત પર આધાર રાખે છે કેટલાક લોકો માટે કે તેઓ કેવી રીતે નાની વસ્તુમાં મોટા થાય છે તે તેમના માટે એક મોટું જોખમ છે પરંતુ તે જ વસ્તુ બધા માટે જોખમ ન હોઈ શકે તેથી તે બધા સાંસ્કૃતિક સંબંધિત છે તેથી આ તે છે જ્યાં આપણે વાત કરીશું આપણને ઘણાં જોખમો છે પરંતુ સૂચિને કેવી પ્રાથમિકતા આપવી તેથી આ જોખમની પ્રાધાન્યતા છે કારણ કે તે ખૂબ વૃત્તિ છે તે જોખમને આપણે કેવી પ્રાથમિકતા આપીએ છીએ અને તે મુજબ આપણે કેવી યોજના બનાવીશું ખરા અર્થમાં યોજના કેવી રીતે શારીરિક આયોજન જ નહીં આપણે આપણા બજેટની યોજના કેવી રીતે રાખીએ આપણે કેવી રીતે જાણીએ છીએ તે આખી પ્રક્રિયાને કેવી રીતે સુરક્ષિત કરીએ છીએ તેના આયોજન સિદ્ધાંતો પર પાછા જાય છે ત્યાં ચર્ચા કરી છે અને ત્રીજા મોડ્યુલમાં અમે સંપૂર્ણ સેટઅપ જેવી ભૂમિકાઓ અને જવાબદારીઓ વિશે અને વિવિધ વ્યવસાયિક સંસ્થાઓ વચ્ચે કેવી રીતે કલંક છે તે વિશે પણ ચર્ચા કરી તેઓએ કેવી રીતે ફાળો આપવો છે ડીઆરઆર માં તેમના યોગદાનની ભૂમિકા શું છે અને તે છે જ્યાં અમે સર્વેયર આર્કિટેક્ટ્સ અને એન્જિનિયર અને આયોજકની 4 વિવિધ કેટેગરીઝના મેક્સ લોક સેન્ટર્સના કાર્યમાં ટોની લોઇડ જોન્સનો સંદર્ભ લો જેથી કેવી રીતે તેમની ભૂમિકાઓ શું છે અને કયુ મંચ છે તેથી હકીકતમાં આ કોર્સ સ્ટ્રક્ચર પણ તેઓએ તબક્કાવાર રચાયેલ છે તેના આધારે અનુસરવામાં આવ્યું છે તેથી આપત્તિ દરમ્યાન આપત્તિ પહેલાનું આયોજન અને સંક્રમણ રાહત અને પુનર્નિર્માણ અને તમે કેવી રીતે જાણો છો તે અનુકૂલન પ્રક્રિયા છેલ્લી રીતે આપણે કેવી રીતે વિવિધ ભૂમિકાઓ અને ક્ષમતાઓને સમજી લીધી છે અને કેવી રીતે ઉપયોગ કરવો અને જ્યારે તમે જાણો છો આપણે કઈ કુશળતાનો ઉપયોગ કરવો જોઈએ હવે વાતચીતની પ્રક્રિયામાં અલબત્ત જ્યારે શુભોએ તેના વિશે વિગતવાર કાર્યવાહી કરી છે પરંતુ તે વિષે તમે જાણો છો તે સુનાવણી અંગે ચર્ચા કરે તે રીતે કેવી રીતે વાતચીત કરવામાં આવે છે તે વિશે પણ હતું અને માહિતી કેવી રીતે પસાર થાય છે તમે જાણો છો તે વાંચીને તેથી આ આખા નેટવર્ક્સ આ એનજીઓ અને બહારના લોકોને તમે કેવી રીતે જાણો છો આ સામાજિક મૂડી છે સુનાવણીનું સામાજિક નેટવર્ક અસરકારક રીતે ઉપયોગમાં લેવાય છે તેથી મૂળભૂત રીતે એનજીઓ કેવી રીતે એનજીઓ ના કેન્દ્રિય વ્યક્તિઓ અને તેમજ તમે જાણો છો કેટલાક સમુદાયના સભ્યો કેવી રીતે તેઓ આ નેટવર્ક સાથે પણ જોડાયેલા છે જો સમાન નેટવર્ક્સ જો આપણી પાસે સુનામી દરમિયાન 2004 સુનામીમાં પહોંચવામાં 3 અન્ય લોકો લાગ્યાં હિંદ મહાસાગરની સુનામીને તામિલનાડુ પહોંચવામાં જો આ સમાન નેટવર્ક્સ અમલમાં મુક્યા હોત તો અમે ઘણાં જીવ બચાવી શક્યા હોત આપણે બચાવી લીધા હોત ઘણાં નુકસાન અને અમે હવામાન પરિવર્તન અનુકૂલન વિશે પણ ચર્ચા કરી છે જેથી તમે જાણો છો હવામાન પરિવર્તનનું પ્રમાણ અને વચ્ચે શું પડકારો છે શા માટે આપણે ડીઆરઆર અને આબોહવા પરિવર્તન અનુકૂલનને એકીકૃત કરવા યોગ્ય રીતે એકીકૃત કરવામાં અસમર્થ છીએ કારણ કે ત્યાં ઘણી ગેરસમજણો છે અવકાશી ધોરણોનાં પડકારો છે ત્યાં જ્ઞાન સાથે મેળ ખાતા નથી અને ત્યાં પણ અસ્થાયી પડકારો અને ધોરણો વચ્ચે મેળ ખાતા નથી જેથી વિવિધ સંદર્ભો છે જેની આપણે ચર્ચા કરી છે અને તે જ છે કે જુદા જુદા શહેરો કેવી રીતે આબોહવા પરિવર્તનનો સામનો કરી રહ્યા છે અને એમ્સ્ટરડેમ કેવી રીતે તેમાં અવરોધ ઉભો કરી રહ્યું છે તેના વિષે ચર્ચા કરી એક સમયે તેઓ ફક્ત 10 વર્ષમાં જ ખોલતા હતા પરંતુ હવે તેઓ લગભગ દર 1 કે 2 વર્ષે ખોલતા હોય છે અને અમે તરતા મકાનો વિશે વિવિધ અનુકૂલન પ્રક્રિયા વિશે પણ ચર્ચા કરી પરંતુ તે જ રીતે અમે પણ આલોચનાત્મક રીતે જોયું તે મૂલ્યવાન છે ફ્લોટિંગ મકાનો પર અબજોનો ખર્ચ ખર્ચ કરવો અથવા તે કરવા માટે કોઈ વધુ સારી રીત છે ફિલીપાઇન્સના રેજિના લિમ્સ કાર્યમાં અને જ્યાં તમે જાતિના પરિવર્તન અને સંસ્કૃતિની ચર્ચાઓ સાથે આપણે સંબંધિત છે ત્યાં સ્વદેશી સમુદાયોના સમુદ્ર અને તેમના માછલી પકડવાના મેદાન અને તેની અસર તેઓ શું જોઇ રહ્યા છે અને કેવી અસર દર્શાવે છે તે કેવી રીતે છે કેવી રીતે વિદેશી માછીમાર તેઓ કેવી રીતે આ સ્વદેશી જ્ઞાન ને સમજવામાં સક્ષમ નથી અને ઘણી અસર પેદા કરી શકતા નથી તેથી આ બધું છે આપણે શીખ્યા છે કે સંસ્કૃતિઓ સ્વદેશી સંસ્કૃતિઓ કેવી રીતે જોખમ પર થોડું જ્ઞાન ધરાવે છે અને અહીં જ અમે અનુકૂલનશીલ બિલ્ટ એન્વાયર્નમેન્ટના ફ્રેમવર્ક વિશે ચર્ચા કરી જે મારા વિવિધ કામકાજને કેવી રીતે મોટા પાયેથી બિલ્ડિંગ સ્કેલ સુધી એકીકૃત કરવું તે અંગેના મારા ચાલુ કાર્ય અને તે પણ વિવિધ સમય તબક્કાઓ જે ભવિષ્યના જોખમની પૂર્વ આપત્તિ છે આપત્તિ પછી અને ભવિષ્યનું જોખમ અને નબળાઈઓનું મૂલ્યાંકન તે મેક્રો મેસો અને માઇક્રો લેવલ દ્વારા કેવી રીતે હાથ ધરવામાં આવે છે અને આ તે છે જ્યાં આપણે વિવિધ સંસ્થાકીય સંસ્થાઓ વિશે વાત કરીએ છીએ કેવી રીતે સંસ્થાકીય સહકાર સંકલન અને ફરીથી ભાગીદારી સંદેશાવ્યવહાર વૈશ્વિક અને રાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરો પાર શક્ય છે તેથી આ તે છે જ્યાં પ્રકૃતિ અને સંસ્કૃતિને સાથે લાવવી અને આપત્તિ જોખમ ઘટાડા અને હવામાન પલટા અનુકૂલનને સમજવું જરૂરી છે તેથી એકંદરે મારો અર્થ એ છે કે તે તેના મેનેજમેન્ટ ફિલસૂફીના મૂળભૂત ભાગો છે તેના સૈદ્ધાંતિક ફિલસૂફી છે અને કેટલાક સાધનો અમે તેના વિશે શીખ્યા છે પરંતુ સંપૂર્ણ અભ્યાસક્રમ મુખ્યત્વે બિલ્ટ પર્યાવરણ વ્યવસાયો પર કેન્દ્રિત છે બિલ્ટ પર્યાવરણની પ્રકૃતિ કેવી રીતે તેની કેવી અસર પડે છે અને તેની સાથે કેવી કાર્યવાહી કરવામાં આવી છે અને તેનો પ્રતિસાદ કેવી રીતે મળ્યો છે તેથી તે છે જ્યાં હું તેને સંક્રમણમાં બિલ્ટ પર્યાવરણ તરીકે કોલ કરું છું તેથી કેન્યામાં જેવા વિવિધ કિસ્સાઓ આવી ગયા છે સંક્રમણ આશ્રય પછીથી કેવી રીતે વ્યક્તિગત થયેલ છે અને લોકોએ કેવી રીતે ભાગ લીધો છે અને આ તે છે જ્યાં હું વ્યક્તિકરણ વિશે વાત કરું છું તે સાંસ્કૃતિક ઉણપનો કુદરતી પ્રતિસાદ છે અને આર્થિક તકો માટે પણ શક્ય છે તેથી જ્યારે આપણે ગુજરાત પુન પ્રાપ્તિ વિશે ચર્ચા કરેલ ત્યારે સંક્રમણ આશ્રયસ્થાનો વિશે વાત કરીએ છીએ ત્યારે આ તે સમયની મારી પોતાની મુલાકાત છે અને શાળાઓ ત્યાં કેમ ન હતી અને કેવી રીતે વિવિધ એનજીઓ આગળ આવે છે અને તેઓએ શાળા શિક્ષણને કેવી રીતે ટેકો આપ્યો હતો અને વિવિધ તકનીકી ઇનપુટ્સ કાગળના મકાનો અને તંબૂ અને તેની કિંમત પરંતુ આપણે જે જોઇ રહ્યા છીએ તે છે સંક્રમણથી આગળ કેવી રીતે તે સ્થાયીતા તરફ કેવી રીતે આગળ વધે છે તેથી તે જ જગ્યાએ વિવિધ એનજીઓ એ ખૂબ જ ઝડપથી સહભાગી પ્રયત્નો કરીને તે ઝડપી લીધું છે પરંતુ અહીં તમે થોડી સૂચના જોઈ શકો છો કે સમુદાય કેવી રીતે પથ્થરથી ફરીથી મકાનમાં પાછો આવ્યો છે અને વિવિધ વ્યવસાયિક સંસ્થાઓ થોડી કુશળતા આપી રહી છે તેને કેવી રીતે સુરક્ષિત બનાવવી તે અંગેનું માર્ગદર્શન છે આખા કોર્સમાં અમે જે કર્યું તે એ છે કે તમે જાણો છો તે વિવિધ પદ્ધતિઓ જોખમોને કેવી રીતે સમજવું અનુકૂલનને કેવી રીતે સમજવું સંદેશાવ્યવહારની પ્રક્રિયાને કેવી રીતે સમજવું અંતરાયો પણ જાણીએ છીએ તેથી આ તે છે જ્યાં અમે ઇન્ટરવ્યુની વિવિધ પદ્ધતિઓ અને મેપિંગ ટૂલ્સ માનસિક નકશાઓ અને સમય મુજબ તેઓ કેવી રીતે વૈવિધ્યસભર અને જુદા જુદા અભિગમો મેળવ્યાં છે તેની કેટલીક માત્રાત્મક સમજ વિશે ચર્ચા કરી છે કોઈ આખા સમુદાય સુધી કેવી રીતે પહોંચવું સામાજિક સ્તરનો અભિગમ સહભાગી અભિગમો આ બધા વિશે આપણે તેના વિશે ચર્ચા કરી અને પછી સુનામીના કિસ્સામાં શું કરવું તે વિષે ચર્ચા કરી અમે અનુકૂલન કેવી રીતે શરૂ થાય છે કેવી રીતે નાનું મકાન શૌચાલય કેવી રીતે પૂજા ક્ષેત્ર બની જાય છે પતિ ગુમાવનાર મહિલાએ કેવી રીતે ઘરના આગળના ભાગને દુકાન તરીકે સ્થાનાંતરિત કરી છે તે વિશે ચર્ચા કરી હતી તે રીતે તેઓએ તેમના માટે આસપાસના જમીનોને અતિક્રમણ કરવાનું શરૂ કર્યું તેથી આ બિલ્ટ પર્યાવરણના પરિપ્રેક્ષ્યનો મોટો પરિપ્રેક્ષ્ય લાવે છે આ શહેરી ડિઝાઇન પાસાંને પણ નાનામાં લાવે છે સમાધાનની યોજના બનાવે છે પરંતુ જો તમે એકને સાંસ્કૃતિક અનુકૂલનક્ષમતા પર ધ્યાન આપવું પડશે અને ત્યાં જ કોઈએ આ કરવું પડ્યું હોય તો આપણે તે જ વાર્તા 80 વર્ષ પછી જોઈ શકીએ છીએ તેમના શેરી નેટવર્કના સંદર્ભમાં વસ્તુઓ તેમના બિલ્ટ સ્વરૂપોની દ્રષ્ટિએ કેવી રીતે સંશોધિત કરવામાં આવી છે જાહેર સ્થાનોની દ્રષ્ટિએ તેઓએ કેવી રીતે નિર્માણ કર્યું છે અને અહીંથી પરંપરા કેવી રીતે ફરીથી નવા સ્વરૂપમાં આવી રહી છે તમે સંકર સ્વરૂપમાં જાણો છો તેથી બધા કિસ્સાઓમાં આપણે જે ચર્ચા કરી તે પ્રક્રિયા અને નેટવર્ક વિશે છે તેથી સંગઠનોએ સમુદાયો સાથે કેવી રીતે વ્યવહાર કર્યો છે અને તેને કેવી રીતે નેટવર્ક કરવામાં આવ્યું છે પરંતુ માઇક્રો લેવલ એજન્સીને ખૂબ મેક્રો લેવલ છે તેથી અમે કોલંબિયાના ગ્રામીણ બાંધકામો વિશે ચર્ચા કરી હતી જ્યાં કોફી ઉત્પાદકો મંડળ છે અને તેમની સંસ્થા કેવી રીતે રચાયેલ કોફી ઉગાડનારા સંગઠનોની સંસ્થાકીય રચનાઓ અને તેમની ભંડોળ પ્રક્રિયા કેવી રીતે છે અને તે કેવી રીતે વિકસિત કરવામાં આવ્યું છે અને કેવી રીતે સહભાગી અભિગમથી તકનીકી કુશળતાએ તેમને કેવી રીતે ટેકો આપ્યો છે જેથી આ સંગઠનોને ટેકો આપવા માટે વિવિધ ભંડોળ પ્લેટફોર્મ કેવી રીતે બનાવવામાં આવ્યા છે અને તે જ સમયે તમે જાણો છો કે કેવા પ્રકારનો પ્રતિસાદ છે અને આ તે છે જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રિફેબ ટેક્નોલોજી પણ અપનાવવામાં આવી છે અને લોકોને તેમાં કેવી તાલીમ આપવામાં આવી છે અને તકનીકી કુશળતા તેમને માર્ગદર્શન આપી રહી છે તો તમે જોઈ શકો છો કે કેવી રીતે કેટલાક લોકોએ તેમના મકાનોની મરામત અને નવા મકાનો બનાવવાનું શરૂ કર્યું છે અને તે જ રીતે તુર્કીમાં અમે ભાડે આપનારાઓ વિશે પણ શીખ્યા તમને ખબર છે કે તેઓ પ્રક્રિયામાં માનતા નથી અને તે જ છે જ્યાં સમુદાય એજન્સીઓવાળી એનજીઓ જેવા નાના અભિનેતાઓ આગળ આવ્યા અને તેઓએ તેના પર જુદા જુદા પ્રોજેક્ટ્સ પર પણ કામ કર્યું બરાબર અને આ આખી ચર્ચાઓ ભાગીદારી પ્રક્રિયા અને સુવિધા પ્રક્રિયા વિશે અને નિયંત્રણ મિકેનિઝમ્સ વિશે પણ વાત કરે છે કોણ નિયંત્રણ કરે છે અને આ તે છે જે કવાયતનાં નિયમો અને સુવિધા આપનારાઓને નિયંત્રિત કરશે તેથી આ બધા કેસ અધ્યયનમાં અમે લોકોને કેન્દ્રમાં મૂકવા વિશે ચર્ચા કરી છે તેથી શુભોએ બોમ્બેમાં તેમના ધારાવી કાર્ય વિશે અને સમુદાયો કેવી રીતે જોખમ સંભવિતને સમજ્યા છે અને તેઓએ તેને અંતે કેવી રીતે ચકાસ્યું છે તે વિશે ચર્ચા કરી છે તેથી આ સમગ્ર સમુદાય સ્તરે સમજણ આપે છે આ પણ છે કેટલીક પદ્ધતિઓ અને મૂલ્યાંકનો જે તમે શીખ્યા છો આપણે આ કોર્સમાં કેવી રીતે આવીશું વૈશ્વિક મૂલ્યાંકન અહેવાલો જેવા વિવિધ આકારણી અહેવાલો જે કેસિડી જોહ્ન્સનનો છે જ્યાં તેઓ બિલ્ડિંગ કોડ્સ વિશે વાત કરે છે અને જ્યાં સ્થાન અભિગમ અને ડિઝાઇન અભિગમ બિલ્ડિંગ કોડ હોવા છતાં બિલ્ડિંગ કોર્સ કેવી રીતે બાંગ્લાદેશમાં વાસ્તવિકતા સાથે મેળ ખાતું નથી વાસ્તવિકતા કેવી રીતે સંવેદનશીલ પરિસ્થિતિઓમાં ફેરવાય છે ઉપરાંત અમે દક્ષિણ એશિયાના આપત્તિ અહેવાલના અન્ય ઘણા અહેવાલો વિશે ચર્ચા કરી જેમાં તે પાકિસ્તાન નેપાળ શ્રીલંકા અને ભારત જેવા વિકાસશીલ દેશોને આવરી લે છે ફ્રેમવર્ક પાછળ અને મેં આપત્તિ જોખમ ઘટાડવાના જ્હોન ટ્વિગ્સના કામ પર સારી પ્રેક્ટિસ સમીક્ષાઓનો ઉલ્લેખ કર્યો છે અને તે જ તે આ બધા ફ્રેમવર્કને એક ભાગમાં કમ્પાઇલ કરે છે તેથી આ એક ખૂબ જ તાજેતરની આવૃત્તિ છે અને જ્યાં આપણે આપત્તિ જોખમ અને ગરીબીના જોડાણ વિશે વાત કરી તે જ રીતે અમે આજીવિકાના માળખામાંથી ડીએફઆઈડી લવચીકતા માળખા વિશે વાત કરી આપણે કેવી રીતે સ્થિતિસ્થાપકતાના માળખા તરફ આગળ વધ્યા તેથી આ બધી ચર્ચા કરવામાં આવી છે તેથી જ્યારે આપણે સ્થિતિસ્થાપકતાના માળખા વિશે અને તે વૈશ્વિક સ્તરે કેવી રીતે સુંડે ફ્રેમવર્ક ક્રિયા માટે હ્યુગો ફ્રેમવર્ક ક્રિયા માટેની આ પ્રાથમિકતાઓ શું છે તે વિશે વાત કરીશું તો આ બધી બાબતો અમે વિવિધ કેસોમાં ચર્ચા કરી સંસ્થાકીય નેટવર્ક્સમાં યુએન કેવી રીતે કાર્ય કરે છે વિવિધ સંસ્થાઓ કે જેમાં યુએન તેના પોતાના સેટઅપ દ્વારા ગોઠવાય છે અને અમે સમુદાય આધારિત નેટવર્ક વિશે પણ ચર્ચા કરી તે જ સીએએમ અને સીબીડીઆરએમ છે તેથી આ તે છે જ્યાં કમ્યુનિટિ એસેટ મેનેજમેન્ટ અને કમ્યુનિટિ બેઝ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ તેથી કેવી રીતે વિવિધ સામાજિક રાજધાનીઓ અને તેનું નેટવર્ક આપત્તિના જોખમને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને નેપાળના કિસ્સામાં અમે કેટલીક કાયદેસર રીતે તે બાબતો વિશે પણ ચર્ચા કરી હતી જેની હજી સુધી માન્યતા નથી બિલ કેવી રીતે બિલ તરીકે રહ્યા અને કેવી રીતે તેને કાયદામાં ફેરવવામાં આવ્યું નથી સ્થાનિક આપત્તિ જોખમ વ્યવસ્થાપનની યોજના માર્ગદર્શિકા ત્યાં છે જે તમે જાણો છો તમે કેવી રીતે આપત્તિઓ અને વિકાસને કનેક્ટ કરવામાં સક્ષમ નથી તેથી ત્યાં આદર્શ રીતે કોઈ પ્રકારની યોજના બનાવવાની પ્રક્રિયા હોવી જોઈએ જે તેને અંદર જવાની રહેશે અમે જોખમમાં વારસા પરના વિવિધ ઉદાહરણો વિશે પણ ચર્ચા કરી હતી પિતાલખોરા ગુફાઓની જેમ પથ્થર આશ્રય આપે છે કે તેઓ કેવી રીતે જીઓ તકનીકી પરિપ્રેક્ષ્ય સાથે આકારણી કરવામાં આવે છે અને તે જ રીતે તે કામ કરે છે અમે પણ આ વિશે ચર્ચા કરી તે કેવી રીતે રેટ કરવામાં આવ્યું છે અને કેવી રીતે તમે જાણો છો કે કયા પ્રકારનાં હસ્તક્ષેપો રચાયા છે એક નાનો આધારસ્તંભ બનાવવા માટે આ એક નાનકડી કેનાલ બનાવવા માટે લેવામાં આવી શકે છે આપણે કઈ કડક સૂચનાઓનું પાલન કરવું છે શું સ્પર્શ કરવું જોઈએ અને શું સ્પર્શવું નથી શું છે શું દૂર કરવું અને શું ઉમેરવું નહીં તો આ બધી બાબતો આપણે તે કવાયતમાં શીખ્યા અને ત્યાં એક બીજું પણ છે જે આપણે આયુથ્યા શહેર વિશે પણ ચર્ચા કરી છે તે કેવી રીતે જોખમમાં મૂકવામાં આવ્યું છે અને અમે કિરુણા અને તેમના ખાણકામ નગર વિશે પણ ચર્ચા કરી છે તે એક સ્કેલ છે તેથી હવે ગુફાથી શરૂ કરીને આપણે ઐતિહાસિક સરહદ વિશે વાત કરીએ છીએ અને અમે આખા કિરુણા શહેર વિશે પણ વાત કરીએ છીએ કેવી રીતે તે ખાણકામના મુદ્દાને કારણે સુરક્ષિત છે અને આ બધી ચર્ચાઓ કર્યા પછી અમે કેમિલો બોનોસ પુનર્નિર્માણ માટેની જગ્યા પર લાવ્યા તે કેવી રીતે થિયોરાઇઝ કરી શકાય છે ગિબિલીનાના કેસની સાથે સાથે આપણે ગિબિલીના કેસ અને ટર્કીશ કેસ કેપ્પાડોસિયા કેસમાંથી શું પાઠ શીખ્યા અને આ કેવી રીતે શક્તિ પ્રવચન વિકલ્પો અને પસંદગીઓ વિશે પુનર્નિર્માણ જગ્યાની સૈદ્ધાંતિક સમજ છે પછી અમે તમને જાણતા માર્ગદર્શન વિશે ચર્ચા કરી માર્ગદર્શિકા પ્રદાન કરનારા વિવિધ માર્ગદર્શિકાઓ કયા છે વ્યવસાયિકોને અંગૂઠોના નિયમો આપવાની વિવિધ પ્રકારની રીત શું છે પરંતુ વાસ્તવિકતામાં આ હોવા છતાં આપણે જે જોઇ શકીએ છીએ તે છે આ મલકપેટ ભુજની વાસ્તવિકતા અને આ બાબતો કેવી રીતે થઈ રહી છે તે આમ છે જ્યાં આ યોજનાનું નિયંત્રણ છે અને ફરીથી અમે સુનામીમાં મકાનોના પુનર્નિર્માણ માટેની માર્ગદર્શિકા વિશે ચર્ચા કરી અને તાજેતરમાં બેની કુરિઆકોઝ સાથેના કેરળના પૂરને તેના સ્થાનિક સંદર્ભને સમજીને સ્થાનિક ભાષામાં સમજાવ્યું છે અને સીબીઆરઆઈ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય તેઓ ગ્રામીણ આવાસ તકનીકો પર કેવી રીતે કાર્ય કરે છે આ ગ્રામીણ આવાસ તકનીકોને કેવી રીતે માન્યતા આપવી અને ખાસ કરીને 13 રાજ્યોમાં જેમાં તેઓ પહેલાથી કામ કરી ચૂક્યા છે તેથી આ તે છે જે આપણે ટૂંક સમયમાં જ પસાર કર્યું છે અને પછી અમે શિક્ષણની દાર્શનિક વિષયવસ્તુ વિશે પણ ધ્યાન આપ્યું ત્યાં જ એચ છૈયા હું આપણું અને આપણું અને તે મારા મમત્વ ના મૂળથી કેવી રીતે વિસ્તૃત થાય છે અને કેવી રીતે તેની અનુભૂતિ થાય છે તેના પર કાર્ય કરે છે સમાજ માટે સ્વ અને તે ખરેખર ડીઆરઆર પર મોટી અસર કરી શકે છે તેથી આ અને તે કેવી રીતે આર્કિટેક્ચરલ અભિગમ સાથે સંબંધિત છે અને તે જ છે જ્યાં આપણે પેડગ્રાફી વિશે અને શિક્ષણ શાસ્ત્રમાં અમે વિવિધ સાધનો વિશે સમજાવ્યું જેનો મેં જાતે ઉપયોગ કર્યો છે જુદી જુદી અધ્યયન કસરતોમાં અપનાવ્યો હતો જે વધુ સારી કસરત કેળવવા માટે સામાન્ય રીતે કરવામાં આવે છે જે મેં મારા વિદ્યાર્થીઓ સાથે કરવાનો પ્રયત્ન કર્યો છે કે કેવી રીતે તેઓએ એક ખંડમાં વિવિધ ખંડોના સંપૂર્ણ શિક્ષણની કલ્પના કરવાનો પ્રયાસ કર્યો મોડેલો ભૂમિકા ભજવે છે અને કેવી રીતે આ બધી જુદી જુદી તકનીકીઓ પણ ભાગ ભજવે છે કારણ કે આપણે તેમને વાસ્તવિક સંદર્ભમાં શિક્ષિત કરવાની જરૂર છે કારણ કે આપણે તેમને વાસ્તવિક સંદર્ભ માટે તૈયાર કરવા પડશે તેથી હવે તે આપણા સારાંશનો અંત છે પરંતુ હવે હું તે જ બંધારણની સમાન શીટમાં જે શીખ્યા તેનાથી તારણ કાઢીશ કે આપત્તિમાં પુન પ્રાપ્તિ અને વધુ સારી રીતે નિર્માણ કરી શકીશ અને આ અભ્યાસક્રમ દરેક મોડ્યુલમાંથી આપણું મૂળ શિક્ષણ શું છે પ્રથમ મોડ્યુલમાં આ માટે ખાસ ભલામણ કરે છે કૃપા કરીને થિયરીને પહેલા સમજો અને જાણો કારણ કે થિયરી હંમેશાં સારી પ્રથા માટે તમને કનેક્ટ કરી શકે છે બીજા મોડ્યુલમાં અમે મેપિંગ તકનીકો વિશે પણ શીખ્યા જોખમને પ્રથમ કેવી રીતે અગ્રતા આપવી જોખમને કેવી રીતે પ્રાથમિકતા આપવી અને પછી તે તમને વધુ યોજના બનાવવામાં મદદ કરશે ત્રીજું પાસું આપણે ભૂમિકાઓ સેટ કરવા વિશે વાત કરીશું તમે તમારી જાતને કેવી રીતે ગોઠવો છો સમજો કે વંશવેલો પ્રક્રિયા શું છે આ દરેક ભૂમિકાઓ અને જવાબદારીઓ શું છે તે સમજો પછી આપત્તિ પૂર્વેનું આયોજન અપેક્ષિત આપત્તિ માટે તૈયારી કરો અને માફ કરશો આ અહીં જોડણીની ભૂલ છે અપેક્ષિત આપત્તિ માટે પણ તૈયાર કરો અને અનપેક્ષિત આપત્તિ માટે પણ જેથી તે પ્રકારની તૈયારી છે જેને આપણે જાણવાની જરૂર છે પછી રાહત અને સંક્રમણમાં તમે સ્થાનિક ક્ષમતાઓને નબળી પાડશો નહીં કારણ કે હંમેશાં રાહતનાં તબક્કે દેખીતી રીતે અસર કરે છે કે આ લોકો તેમની પાસે મદદ કરવા માટે આપણી પાસે જે કાંઈ નથી જાણતા પણ આપણે કેવી રીતે કામ કરી શકીએ તેવા માર્ગો પણ છે આપણને જોઈએ તેઓની રાહત કેવી છે મારો મતલબ છે તેઓની ક્ષમતા તેઓ પોતાને કેવી રીતે બનાવી શકે ભૂતકાળમાંથી શીખો આપણી પાસે કઇ શિખામણ છે કેટલીક વખત આપણે ઇમર્જન્સીના સમયે તેમને અવગણીએ છીએ અને પુનર્નિર્માણના તબક્કામાં આપણે સંક્રમણ પ્રક્રિયાને સમજવી પડશે લોકોને કેન્દ્રમાં રાખવા પડશે અને મૂલ્યાંકનો ત્યાં મહત્વપૂર્ણ મુદ્દાઓ છે જેનો આપણે બિલ્ડિંગ કોડ્સ કોડ્સનો અભાવ નિયમનકારી પ્રક્રિયાના અભાવને ધ્યાનમાં લીધો છે પરંતુ ખાતરી કરો કે તમે ખૂબ સુપરફિસિયલ સર્વે કરતા નથી કારણ કે ઘણા અહેવાલો ફક્ત સંખ્યા પર નિર્દેશ કરે છે આપણે કેટલા મકાનો બનાવ્યાં છે પરંતુ આપણે એ જોવાનું છે કે તે કેવી રીતે અનુકૂળ થઈ ગયું છે તે કેવી રીતે સફળ રહ્યું છે તેથી આ એક વસ્તુ છે જેને આપણે લઈ જઈએ છીએ પછી સંદેશાવ્યવહાર વાતચીત શિક્ષિત અને વાસ્તવિક માટે સહભાગી થવું શિક્ષણના પરિપ્રેક્ષ્યમાં પણ સંદેશાવ્યવહારમાં વસ્તુઓને વાસ્તવિક રીતે લેવી અન્યથા કારણ કે તમે તૈયારી કરી રહ્યાં છો વિદ્યાર્થીઓમાં પણ અમે વાસ્તવિક મુદ્દાઓની તૈયારી કરી રહ્યા છીએ તેથી ખાતરી કરવા માટે પ્રયત્ન કરો કે તમે તેને તે અભિગમમાં લીધું છે મને લાગે છે કે તે અમારા અભ્યાસક્રમનો અંત છે અને હું દરેક સહભાગીનો તેમની અદભૂત ભાગીદારી બદલ આભાર માનું છું અને અમે તમને આગળના અભ્યાસક્રમોમાં જોવાની આશા રાખીએ છીએ ખુબ ખુબ આભાર